ફરી તમારુ સ્વાગત છે હવે આગળ એ ઓપન સર્કિટ લાઇન સમાપ્તિ છે તેથી આ કરંટની બાઉન્ડ્રી કંડીશન છે કે તે ઓપન સર્કિટ છે કે તે પ્રત્યેક ટ્રાન્સમિશન લાઇન ઓપન છે તેથી ઇન્ડક્ટન્સ અથવા રેઝિસ્ટન્સ કંઈ નહીં સમાપ્તિ કરવાનો કોઈ પ્રશ્ન નથી તેથી તે કિસ્સામાં i એ 0 થશે તેથી આ છે કે આપણે સમીકરણ 69 મૂકીએ છીએ તેથી 𝑖𝑓 એ −𝑖𝑏 બનશે તે ખૂબ જ સરળ છે જે પરંતુ તે તમારું ઓપનીંગ છે જેને તમે કહો છો તે લાઇન ઓપન છે તેથી જો તમે આ સ્થિતિને 17 અને 18 ના સમીકરણમાં બદલો તો આ તમારું સમીકરણ 17 છે તે 𝑣𝑓 બરાબર 𝑍𝑐𝑖𝑓 છે અને 𝑣𝑏 બરાબર −𝑍𝑐𝑖𝑏 છે પછી અવેજી મૂકો જો તમે અહીં અવેજી કરશો તો પછી જે તમને મળશે તે 𝑣𝑏 બરાબર 𝑍𝑐𝑖𝑏 અને તે બરાબર 𝑍𝑖𝑓 છે અને તે તમારું 𝑣𝑏 બરાબર 𝑣𝑓 બનશે કારણ કે 𝑖𝑓 એ તમારુ −𝑖𝑏 સમાન છે તેથી તે અહીં છે 𝑣𝑏 એ તમારા −𝑍𝑐𝑖𝑓 બરાબર છે તેથી હવે જો આપણે આ બે શરતનો ઉપયોગ કરીશું અને i એ તમારા 𝑖𝑓 𝑖𝑏 બરાબર છે અને તે તમારા કિસ્સામાં i બરાબર 0 છે તેથી 𝑖𝑓 એ −𝑖𝑏 બનશે તેથી તે કિસ્સામાં અને જો તમે આ સમીકરણ 17 અને 18 ને અવેજી કરશો તો તમને તમારા 𝑣𝑏 બરાબર 𝑍𝑐𝑖𝑏 બરાબર 𝑍𝑖𝑓 બરાબર vf મળશે આ શરત તમને મળશે તેથી ફક્ત આ મૂકવા અને આ સરળ ગાણિતિક વસ્તુ કરવા માટે મને લાગે છે કે તમે સરળતાથી સમજી શકશો તેથી તેનો અર્થ એ કે તમને vb એ તમારા 𝑣𝑓 ની બરાબર મળશે તેથી જો 𝑣𝑏 બરાબર 𝑣𝑓 છે તેનો અર્થ એ કે તમે જાણો છો કે v બરાબર 𝑣𝑓 𝑣𝑏 છે તેનો અર્થ એ કે તે v એ 2𝑣𝑓 ની બરાબર હશે તેનો અર્થ એ કે રિસીવીંગ એન્ડમાં તમારો કુલ વોલ્ટેજ v એ 𝑣𝑓 𝑣𝑏 સમાન હોવો જોઈએ અને 𝑣𝑏 બરાબર 𝑣𝑓 છે જે આપણને તે બાઉન્ડ્રી કંડીશન માટે મળ્યું છે તેથી તે v ની બરાબર 2𝑣𝑓 હશે આ સમીકરણ 72 છે તેથી લાઇનના ઓપન એન્ડમાં વોલ્ટેજ એ ફોરવર્ડ વોલ્ટેજ તરંગથી બમણા છે જે તમારી આકૃતિમાં 6 a માં જોઇ શકાય છે તેથી તેનો અર્થ આ એક તમે આ આકૃતિ જુઓ આ આકૃતિમાં ઓપન સર્કિટની સ્થિતિ છે તેથી આ કિસ્સામાં કે સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરંટ લાઇન એ ઓપન સર્કિટ છે તેથી તે કિસ્સામાં શું થશે કે તમારો ફોરવર્ડ તરંગ છે જે તમારી ડાબી બાજુથી જમણી બાજુ જાય છે તેથી સમાપ્તિ પર પહોંચતા પહેલાની આ આકૃતિ છે આ બંને આગમન પહેલાં ત્યા સુધી છે હવે સમાપ્તિ પર પહોંચ્યા પછી તે કિસ્સામાં તમારો 𝑣𝑏 એ 𝑣𝑓 બની રહયો છે ડબલ્સ તો v એ 𝑣𝑓 𝑣𝑏 બરાબર છે તેથી તે હવે તમારા જમણેથી ડાબે જમણેથી ડાબે તરફ આગળ વધી રહ્યું છે તેનો અર્થ એ કે v એ 𝑣𝑓 𝑣𝑏 બરાબર છે હવે આ સ્થિતિમાં તે પ્રતિબિંબિત કરંટ 𝑖𝑏 એ −𝑖𝑓 બરાબર હશે એટલે કે જ્યારે તે પાછું પ્રતિબિંબિત થાય છે તે જલ્દી જ છે જો તમે જોશો કે આ 𝑖𝑓 અને 𝑖𝑏 એ −𝑖𝑓 બરાબર છે તેથી અહીં કોઈ પણ સ્ટેપ વોલ્ટ કરંટ અથવા કંઈપણનો કોઈ પ્રશ્ન નથી તે negativeનકારાત્મક છે તેથી તે ભરપાઈ કરી આપે છે તેથી તે એક પ્રતિબિંબ ના કિસ્સામાં 𝑖𝑏 એ તમારા −𝑖𝑓 બરાબર છે એનો અર્થ છે કે તે સંપૂર્ણપણે શૂન્ય છે તેથી તે જમણેથી ડાબે તરફ આગળ વધી રહ્યું છે તેથી તેના કારણે તે 𝑖𝑏 એ તમારા −𝑖𝑓 બરાબર છે તેથી જ તેના કારણે જેને તમે આ કહો છો તે તમારા ટ્રાવેલીંગ તરંગ છે જ્યારે તે સમાપ્તિ પર પહોંચ્યા પછી તેથી આ તમારા ફોરવર્ડ વોલ્ટેજ તરંગ છે તેમજ કરંટ પણ બતાવવામાં આવેલ છે તમે જોઈ શકો છો તમે સરળતાથી તેનું અર્થઘટન કરી શકો છો એ જ રીતે શોર્ટ સર્કિટ લાઇન સમાપ્તિ આ કિસ્સામાં રિસીવીંગ એન્ડ બાજુ શોર્ટ સર્કિટ કરેલ છે તેનો અર્થ એ કે રિસીવીંગ એન્ડ બાજુનો વોલ્ટેજ શૂન્ય છે તેનો અર્થ એ કે v એ 0 ની બરાબર છે આ સમીકરણ 73 છે તેથી 𝑣𝑓 એ −𝑣𝑏 બરાબર બનશે કારણ કે તમે જાણો છો કે v એ 𝑣𝑓 𝑣𝑏 બરાબર છે જો v એ 0 ની બરાબર હોય તેનો અર્થ એ છે કે 𝑣𝑓 બરાબર −𝑣𝑏 છે આ સમીકરણ 74 છે હવે આ એક તમે આને 20 અને 21 ના સમીકરણમાં બદલો i તમને 20 અને 21 નું સમીકરણ બતાવતો નથી તે પહેલા જેવું જ છે પાછલા કિસ્સામાં આપણે આ વસ્તુને 17 અને 18 ના સમીકરણ ફેરવીએ છીએ તેથી ફક્ત તમે આ સ્થિતિને 20 અને 21 ના સમીકરણમાં વાપરો જો તમે તેને મૂકશો તો તે સમીકરણો સરળ સમીકરણો છે જો તમે તે મૂકશો તો આપણને હવે શું મળશે આ સમીકરણ 75 છે ફક્ત 20 અને 21 ના સમીકરણનો ઉપયોગ કરો રિસીવીંગ એન્ડ નો કુલ કરંટ આપણે જાણીએ છીએ કે i એ 𝑖𝑓 𝑖𝑏 બરાબર છે તેથી તે 2𝑖𝑓 બની રહ્યું છે તેથી તેનાથી વિરુદ્ધ તે ખરેખર બેવડુ ડ્યુલ છે જ્યારે તે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ હોય છે તે ફક્ત ઓપન સર્કિટનું ડ્યુલ છે તેથી i બમણો થઈ રહ્યો છે એટલે કે 2𝑖𝑓 કારણ કે 𝑖𝑓 બરાબર 𝑖𝑏 છે અને તે કિસ્સામાં 𝑣𝑓 𝑣𝑏 એ 0 ની બરાબર છે તેથી 𝑣𝑓 બરાબર −𝑣𝑏 છે તેથી લાઇનના અંતે શોર્ટ સર્કિટ કરંટપ્રવાહ એ ફોરવર્ડ તરંગ કરતા બમણો છે જે નીચેની આકૃતિ 6 b માં છે તેથી આ એક આ આકૃતિ તેથી આ આકૃતિ જુઓ આ બંને ફોરવર્ડ વોલ્ટેજ તરંગ અને કરંટ તરંગ એ ડાબેથી જમણે તરફ વધી રહયા છે તેથી સમાપ્તિ પર પહોંચતા પહેલા અને ત્યાર પછી આગમન પછી ના હશે આ 𝑣𝑏 એ negative છે તેથી તે ફક્ત આ લાઇન દર્શાવે છે અને આ 𝑣𝑓 છે 𝑣𝑓 બરાબર −𝑣𝑏 છે તેથી તે શૂન્ય છે 𝑣𝑓 અને આ તમારું 𝑣𝑓 છે અને આ 𝑣𝑏 અને 𝑣𝑏બરાબર −𝑣𝑓 છે તેથી તે ફક્ત આ લાઇનની સાથે જ છે પરંતુ કરંટ બમણો થાય છે આ 𝑖𝑓 છે અને આ 𝑖𝑏 છે તેથી 𝑖𝑓 𝑖𝑏 𝑖𝑓 બરાબર 𝑖𝑏 છે તેનો અર્થ એ કે તે તમારા જમણેથી ડાબે તરફ વધી રહ્યું છે તેથી i એ 2𝑖𝑓 ની બરાબર છે તેથી પ્રતિબિંબ પછી સમાપ્તિ પર આવ્યા પછી કરંટ બમણો થઈ જાય છે તેથી આ તમારા માટે સમજી શકાય તેવું છે કે વસ્તુઓ ખરેખર કેવી રીતે થાય છે આગળ એક છે તેથી આ સમજી શકાય તેવું ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ છે આગળ એક ટ્રાન્સફોર્મર દ્વારા ઓવરહેડ લાઇન સમાપ્તિ છે ટૂંકમાં આપણે આ વિશે ચર્ચા કરીશું તેથી તે જાણીતું છે મારો અર્થ ટ્રાન્સફોર્મર દ્વારા ઓવરહેડ લાઇન સમાપ્તિનો છે આ બીજી ઘટના રસપ્રદ છે તે સારી રીતે જાણીતું છે કે હાઇ ફ્રિકવંસીઉચ્ચ આવર્તન પર વિન્ડિંગમાં વોલ્ટેજનું વિતરણ સુધારેલું છે તેનું કારણ ટ્રાન્સફોર્મર વિન્ડિંગ્સ વચ્ચેનો અને દરેક વિન્ડિંગના ટર્ન્સ વચ્ચેનો કેપેસિટીવ કરંટ છે તેથી મારો અર્થ એ છે કે ખાસ કરીને તે હાઇ ફ્રિકવંસીસ પર થાય છે તેથી ટ્રાન્સફોર્મર વિન્ડિંગ્સ વચ્ચેના કેપેસિટીવ કરંટને કારણે દરેક વિન્ડિંગમાં ફેરફાર થાય છે દરેક વિન્ડિંગના ટર્ન્સ વચ્ચે અને દરેક વિન્ડિંગ અને ગ્રાઉન્ડ આયર્ન કોર વચ્ચે તેથી હાઇ ફ્રિકવંસી પર આ થઈ શકે છે તો શું થશે હવે ટ્રાન્સફોર્મર પર સર્જના તીવ્ર વેગની અસર સમાન છે તેથી મારો અર્થ એ છે કે જ્યારે પણ તે રેઝિસ્ટન્સ અથવા ઇમપેડન્સ જે પણ સમાપ્ત થાય છે તો અસર સમાન રહેશે અને તે ટ્રાન્સફોર્મર ઇન્સ્યુલેશનને નુકસાન પહોંચાડે છે અને ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે નુકસાન થઈ શકે છે ખાસ કરીને લાઇટિંગ સ્ટ્રોક દરમિયાન આવું થાય છે આપણે તે પછી જોઇશું તેથી પરિણામી કેપેસિટીવ વોલ્ટેજનું વિતરણ એ ઇન્સ્યુલેટર માટે જે રીતે કર્યું છે તે જ રીતે રજૂ કરી શકાય છે તે સસ્પેન્શન ઇન્સ્યુલેટરના તાર દોરડું માટે છે જે રીતે આપણે તે કર્યુ છે તે જ રીતે તેનું વિશ્લેષણ કરી શકીએ છે પરંતુ અહીં આપણે વિશ્લેષણ કરીશું નહીં આપણે ફક્ત તેનું કારણ જણાવશું તેથી મહત્તમ વોલ્ટેજ ગ્રેડીયંટ કંડક્ટરની નજીક વિન્ડિંગના ટર્ન્સ પર થાય છે સસ્પેન્શન પ્રકારનાં ઇન્સ્યુલેટર માટે આપણે જોયું છે કે વોલ્ટેજ ગ્રેડીયંટ મહત્તમ છે તાર દોરડું તે ડિસ્ક અથવા ભાગ જે તમારા કંડક્ટરની ખૂબ નજીક છે જ્યાં કંડક્ટર ખૂબ નજીકથી જોડાયેલ છે અને જેને તમે વોલ્ટેજ ગ્રેડીયંટ કહો છો તે તમારો સ્ટ્રેસતણાવ તે સ્ટ્રેસ ઓછો હોય છે ઇન્સ્યુલેટર ડિસ્ક્સ અથવા ભાગો જે કંડક્ટરથી દૂર હોય છે ટ્રાન્સફોર્મર માટે પણ સમાન ફિલસૂફી તત્વજ્ઞાન તેથી મહત્તમ વોલ્ટેજ ગ્રેડીયંટ કંડક્ટરની નજીક વિન્ડિંગના ટર્ન્સ પર થાય છે અને તેથી જ્યારે સ્ટાર કનેક્ટર ટ્રાન્સફોર્મર ગ્રાઉન્ડેડ ન્યૂટ્રલ સિસ્ટમમાં કાર્યરત છે જ્યારે ન્યૂટ્રલ એ ગ્રાઉન્ડેડ છે ત્યારે તમે મને ફરીથી કહો કે જ્યારે પાવર સિસ્ટમ એનાલીસીસવિશ્લેષણ વર્ગમાં તમામ પ્રકારના સંયોજન હોય ડેલ્ટા સ્ટાર ગ્રાઉન્ડેડ અનગ્રાઉન્ડેડ તમામ પ્રકારના સંયોજનો સમજાવવામાં આવ્યા છે તેથી અહીં હવે વધુ સમજાવવાની જરૂર નથી તેથી બધું ત્યાં સમજાવવામાં આવ્યું છે મારો મતલબ કે મેં સમજાવ્યું હતું મેં તે વસ્તુઓ સમજાવવા માટે ઘણો સમય લીધો હતો તેથી જ્યારે સ્ટાર કનેક્ટેડ ટ્રાન્સફોર્મરને ગ્રાઉન્ડેડ ન્યુટ્રલ સિસ્ટમોમાં કાર્યરત કરવામાં આવે છે ત્યારે તેમના વિન્ડિંગ ઇન્સ્યુલેશનને વધુ ભારે ઇન્સ્યુલેટીંગ દ્વારા વર્ગીકૃતગ્રેડેડ કરવામાં આવે છે જે વિન્ડિંગ લાઇનની નજીક આવે છે તેનો અર્થ એ કે વિન્ડિંગ ટર્ન્સ જે લાઇનની ખૂબ નજીક હોય છે જ્યાં તે કનેક્ટ થયેલ છે તે ભારે ઇન્સ્યુલેટેડ અવાહક છે અન્યથા લાઇટનીંગ સ્ટ્રોક દરમિયાન જેના કારણે આ ભારે અથવા જેને તમે વોલ્ટેજ શૂટઆઉટ કહો છો તેને પછીથી આપણે જોઇશું પરંતુ તે ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડે છે ત્યાં આવી ઘણી ઘટનાઓ છે તેથી આગળ વોલ્ટેજ સર્જની તીવ્રતા ઘટાડી શકાય છે તમે લોકો શું કરશો વાસ્તવમાં તમે તેને ટ્રાન્સફોર્મર પર પહોંચતા પહેલા પણ જોઈ શકો છો અમે ટ્રાન્સફોર્મર અને ઓવરહેડ લાઇન વચ્ચે એક ટૂંકુ કેબલ મૂકી રહ્યા છીએ આ ખરેખર તમારી વોલ્ટેજની તીવ્રતા ઘટાડે છે તમારું અને જેને તમે કહો છો અને સ્ટીપનેસ બંને તે ઘટાડે છે તેનું વિશ્લેષણ આપણે નહીં જોઇએ કારણ કે આપણે ઘણી વસ્તુઓ આવરી લેવાની છે તેથી આ ફક્ત સમજૂતીના ઉદ્દેશ્ય માટે છે પરંતુ આંકડાકીયગણતરી કિસ્સામાં તમે ઉકેલી શકો તે કોઈપણ આંકડાગણતરી લઈ શકો છો તે ખરેખર ખૂબ જ સરળ છે તેથી તેઓ શું કરે છે તેઓ ઓવરહેડ લાઇન અને ટ્રાન્સફોર્મર વચ્ચે એક ટૂંકો કેબલ મૂકે છે જો તમે એમ કરશો તો પછી શું થશે વોલ્ટેજ તરંગની તીવ્રતામાં ઘટાડા ઉપરાંત કેબલના કેપેસિટીન્સને કારણે સ્ટીપનેસ પણ ઓછી થાય છે તેથી આપણે પછી જોઇશું કે જ્યારે તમારો સંખ્યાત્મક આપણે લઈશું જ્યારે ઓવરહેડ લાઇન અને કેબલ બંને જોડાયેલા હોય ત્યારે આ ફિલસૂફી સમાન રહેશે તેમાંથી તમારો વિચાર સાફ થઈ જશે હવે તેથી જ તેઓ ખરેખર શું કરે છે તેઓ ઓવરહેડ લાઇન અને ટ્રાન્સફોર્મર વચ્ચે એક ટૂંકો કેબલ મૂકે છે તેથી આ ખરેખર તે વોલ્ટેજ તરંગની તીવ્રતામાં ઘટાડો છે કેબલના કેપેસિટીન્સને કારણે સ્ટીપનેસ પણ ઓછી થઈ છે આ એક સામાન્ય ઘટના છે તમે અવલોકન કરી શકો છો કે આ વાસ્તવિકતામાં છે હવે તેથી ઉપકરણના વિન્ડિંગની સાથે વોલ્ટેજ વિતરણમાં વધુ ઘટાડો થાય છે તેથી આ તે છે જેને તમે ટ્રાન્સફોર્મર કહો છો તેનો અર્થ એ કે જ્યારે પણ તમારી પાસે કનેક્ટિંગ ટ્રાન્સફોર્મર હોય મારો અર્થ એ છે કે ઓવરહેડ લાઇનમાં સમાપ્તિ પર આના અંતે રેઝિસ્ટન્સ અથવા ઇમપેડન્સની જગ્યાએ ટ્રાન્સફોર્મર છે જે ખૂબ ટૂંકા કેબલ દ્વારા ટ્રાન્સફોર્મરને કનેક્ટ કરે છે મારો અર્થ ચોક્કસ ટૂંકી લંબાઈ તેથી આગળ બે લાઇનોનું જંકશન છે તેથી બે લાઇનોનું જંકશન એટલે કે હમણાં હું આકૃતિ બતાવીશ જો તમે ડાયાગ્રામઆકૃતિ જોશો તો તે છે તેથી આ બે લાઇન સેન્ડીંગ એન્ડ અને રિસીવીંગ એન્ડ અને આ જંકશન છે આ 𝑍𝑐1 characteristic impedance લાક્ષણિક ઇમપેડન્સ છે આ બાજુ 𝑍𝑐2 છે આ બે જંકશન તેથી આ આકૃતિ 7 છે તે મુસાફરી કરતાં વોલ્ટેજ અને કરંટ તરંગો કે જે પ્રતિબિંબિત થાય છે અને બે લાઇનો વચ્ચેના જંકશનને પ્રસારિત કરે છે હું ત્યાં પછીથી જઇશ તેથી આકૃતિ 7 આ બે લાઇનો વચ્ચેનું સરળ જંકશન બતાવે છે ત્યાં બે શરતો હોઈ શકે છે એક પ્રથમ તમારે એવું માનવું પડશે કે 𝑍𝑐1 𝑍𝑐2 તેથી જ્યાં 𝑍𝑐1 અને 𝑍𝑐2 અનુક્રમે પ્રથમ અને બીજી લાઇનના લાક્ષણિક ઇમપેડન્સ છે આ પહેલી લાઇન છે આ બીજી લાઇન છે અને અહીં તેઓ કનેક્ટેડજોડેલા છે તેથી આ આકૃતિ 7 આ કિસ્સામાં શું થાય છે આ આકૃતિ 7 છે આ બાજુ કેબલ હોઈ શકે છે આ બાજુ ઓવરહેડ લાઇન હોઈ શકે છે અથવા આ બાજુ ઓવરહેડ લાઇન હોઈ શકે છે આ બાજુ કેબલ પણ હોઈ શકે છે તેથી આકૃતિ 7 એ ઓવરહેડ લાઇન અને અંડરગ્રાઉંડ ભૂગર્ભ કેબલ વચ્ચેના જંકશનને રજૂ કરી શકે છે મેં તમને કહ્યું હતું કે તે ઓવરહેડ કંડક્ટર નથી કે બંને બાજુ તમે જે કહો છો તે હોઈ શકે છે આ બાજુ ઓવરહેડ આ બાજુ કેબલ અથવા આ બાજુ કેબલ આ બાજુ ઓવરહેડ હોઈ શકે છે અથવા આ બાજુ બંને હોઈ શકે છે આ બાજુ બંને કેબલ છે અથવા બંને ઓવરહેડ કંડક્ટર છે તેથી જો સ્ટેપનો વોલ્ટેજ સર્જ મૂળભૂત રીતે આ બધી વસ્તુઓ એ સ્ટેપ ફંકશન તરીકે લેવામાં આવે છે તેથી જો સ્ટેપ ફંક્શનનો વોલ્ટેજ સર્જ મૂલ્ય 𝑣𝑓 ઓવરહેડ લાઇન સાથે જંકશન પર પહોંચે છે તો કરંટ તરંગ પાસે સમાન આકાર અને મૂલ્ય કે જે હું તમને આપીશ તેથી આ આકૃતિ બતાવતા પહેલાં ફક્ત થોડી રાહ જુઓ જે 𝑖𝑓 બરાબર 𝑣𝑓𝑍𝑐1 છે તેથી જંકશન પર આવ્યા પછી તેથી 𝑖𝑓 એ 𝑣𝑓𝑍𝑐1 હશે ફોરવર્ડ તરંગ તે આગળ વધી રહયું છે આ જંકશન છે અને આ ફોરવર્ડ તરંગ આગળ જાય છે તેથી 𝑖𝑓 બરાબર 𝑣𝑓𝑍𝑐1છે આ સમીકરણ 77 છે હવે જંકશન પર આવ્યા પછી 𝑖𝑏 એ −𝑣𝑏𝑍𝑐1 થશે તેથી જંકશન પર પહોંચ્યા પછી તરત જ શું થશે તે 𝑖𝑏 એ −𝑣𝑏𝑍𝑐1 ની બરાબર હોવું જોઈએ છે આ આપણે જાણીએ છીએ જ્યારે તે પાછું પ્રતિબિંબિત થાય છે અને i એ તમારા 𝑣𝑍𝑐2 ની બરાબર છે તેથી પ્રશ્ન એ છે કે એ દરમિયાન રિફ્રેક્ટેડ અથવા પ્રસારિત તરંગનો અર્થ છે કે તે જંકશન છે આ પછી તે બીજી બાજુ પણ પાછો આવશેરિફ્રેક્ટેડ જો તે આ ડાબી બાજુથી જમણી બાજુ તરફ આગળ વધી રહયું છે તેથી તે કિસ્સામાં તે ફોરવર્ડ તરંગ વત્તા બેકવર્ડ તરંગ સમાન છે જ્યારે આપણે ેડ તરંગ ત્યારે પ્રસારિત તરંગ વિશે એક સમાન વસ્તુ ભૂલી જાઓ રીફ્રેકટેડ વેવ એ ફોરવર્ડ વેવ વત્તા બેકવર્ડ વેવ સમાન છે તેનો અર્થ એ કે 𝑣𝑓 𝑣𝑏 એ v ની બરાબર છે v આપણે જાણીએ છીએ 𝑖𝑓 𝑖𝑏 બરાબર i છે જે આપણે જાણીએ છીએ તેથી આ એવી સ્થિતી છે કે જંકશન પર આવ્યા પછી મારો મતલબ કે આ જંકશન 𝑖𝑏 એ −𝑣𝑏𝑍𝑐1 હશે અને i એ 𝑣𝑍𝑐2 ની બરાબર હોવો જોઇએ હવે આ સ્થિતિ રિફ્રેક્ટેડ અથવા પ્રસારિત તરંગ એ ફોરવર્ડ તરંગ વત્તા તમારા બેકવર્ડ તરંગ સમાન હોવી આવશ્યક છે તેથી આ કિસ્સામાં આપણે આ બે શરતો જાણીએ છીએ હવે સમીકરણ 77 78 અને 79 ની અવેજી સમીકરણ 82 માં મૂકતા અહીં તમે 𝑖𝑓 𝑖𝑏 અવેજી કરો અને i તમે અહીં અવેજી કરો જો તમે આવું કરો છો તો તમને મળશે તેથી આ સમીકરણ 83 છે સમીકરણ 83 ને 𝑍𝑐1 દ્વારા ગુણો આ 83 છે બંને બાજુ 𝑍𝑐1 દ્વારા ગુણાકાર કરો મને લાગે છે કે તમે તે કરી શકો છો મેં તે તમારા માટે કર્યું છે અને પરિણામી સમીકરણ ઉમેરતાં અને તમે આને 𝑍𝑐1 વત્તા સમીકરણ 81 દ્વારા ગુણાકાર કરો તમે આ સમીકરણને તમે જે કહો છો 𝑍𝑐1 તેના દ્વારા ગુણાકાર કરો આ સમીકરણની બંને બાજુ 𝑍𝑐1 દ્વારા ગુણાકાર કરો તેની સાથે તમે સમીકરણ 81 ઉમેરો તેનો અર્થ એ કે આ સમીકરણ જે 𝑣𝑓 𝑣𝑏 છે એ v ની બરાબર છે અને પછી તમે ફક્ત સરળ બનાવો હું તે તમારા માટે નથી કરી રહ્યો આ ખૂબ જ સરળ વસ્તુ છે તમે મેળવશો આ સમીકરણ 84 છે તેથી રીફ્રેકટ અથવા ટ્રાન્સમિટ થયેલ વોલ્ટેજ અને કરંટ તરંગો આ રીતે વ્યક્ત કરી શકાય છે તેનો અર્થ એ કે v સમાન છે આ સમીકરણથી તમને તે મળશે આ તમારું સમીકરણ 85 છે આ સમીકરણમાંથી જ આપણે આ મેળવીશું એ જ રીતે કરંટ માટે તમે તે અભિવ્યક્તિનો ઉપયોગ કરીને જાતે પ્રયાસ કરો માત્ર વસ્તુ એ છે કે આ 𝑍𝑐2 તેનાથી વિરુદ્ધ 𝑍𝑐1 દ્વારા બદલાશે કારણ કે આ તમારો i છે જેના બરાબર 2𝑍𝑐1 𝑍𝑐1𝑍𝑐2𝑖𝑓 છે તેથી પ્રસારિત તરંગ મારો મતલબ આ વોલ્ટેજ માટે છે અને આ કરંટ માટે છે જો તમે વોલ્ટેજ અને કરંટ ઉમેરશો તો મેં તમને બતાવ્યું કે 𝜏 𝜏𝑖 એ 2 ની બરાબર હશે તમે આ બે ઉમેરો તે 2 થશે તેથી વોલ્ટેજ માટે આ ગુણાંક 2𝑍𝑐2 𝑍𝑐1𝑍𝑐2 છે તેનો અર્થ એ કે આ સમીકરણ જો તમને મળે તો તે 2𝑍𝑐2 𝑍𝑐1𝑍𝑐2 હશે જે વોલ્ટેજ માટે છે અને રિફ્રેક્ટેડ કરંટ માટે તે 2𝑍𝑐1 𝑍𝑐1𝑍𝑐2 હશે તેથી આ તે છે જેને તમે કહો છો કે જે તમારા ટ્રાન્સમીટેડ અથવા રીફ્રેકટેડ વોલ્ટેજ અને કરંટ તરંગ છે આ વ્યક્ત કરી શકાય છે અને આ તે છે જે તમારું રિફ્રેક્શન છે જેને તમે કહો છો તે વોલ્ટેજ માટે રીફ્રેક્શન ગુણાંક છે અને કરંટ માટે આ રીફ્રેક્શન ગુણાંક છે તેથી તેનો અર્થ એ કે આ આકૃતિ 7 તેથી આ વોલ્ટેજ તરંગ છે અને આ 𝑖𝑓 એ બંને જઇ રહયા છે હવે સવાલ એ છે કે 𝑣𝑏 ખરેખર આ તે તમારું છે 𝑣𝑓 બરાબર છે આ v બરાબર છે આ અભિવ્યક્તિ 2𝑍𝑐2 𝑍𝑐1𝑍𝑐2 તેથી આ રિફ્રેકટેડ છે આ v તો આ તમારો v છે અને આ તમારી રીફ્રેકટેડ બાજુ છે તેથી તે જંકશન છે આ જંકશન છે આ જંકશન છે તેથી v એ જંકશન પોઇન્ટથી તમારી જમણી બાજુ તરફ આગળ વધી રહ્યું છે ડાબી થી જમણી બાજુ અને તે કિસ્સામાં તે પ્રતિબિંબિત થાય છે જે 𝑣𝑏 હમણાં જ મેં બતાવ્યું કે 𝑣𝑏 બરાબર તમારા છે તે ક્યાં ગયો ફક્ત થોડી રાહ જુઓ 𝑣𝑏 ખરેખર છે આ 𝑖𝑏 બરાબર minus 𝑣𝑏𝑍𝑐1 સમી 78 માંથી તેથી 𝑣𝑏 ખરેખર −𝑖𝑏𝑍𝑐1 તેથી 𝑣𝑏 એ negativeનકારાત્મક છે હવે તેથી જ આ તમારું 𝑣𝑏 છે તેથી આ બાજુ પ્રતિબિંબિત છે તે ખરેખર આની જેમ જાય છે તેથી ઘટાડો અને તે સમાન કિંમતના તમારા પ્રતિબિંબિત જે v છે કરંટના કિસ્સા માટે 𝑖𝑏 આ તમારો 𝑣𝑓 બરાબર છે જે તમે જાણો છો 𝑖𝑓𝑍𝑐1 તે જાણીતું છે અને i બરાબર 𝑣𝑍𝑐2 છે તેથી તે કિસ્સામાં કરંટના કિસ્સામાં તમારો 𝑣𝑏 એ negativeનકારાત્મક છે તેથી 𝑖𝑏 એ તમારો જેને તમે કહો છો positive તે હશે કારણ કે એક negative છે એટલે બીજુ positive હશે બરાબર 𝑣𝑏 એ negative છે તેથી 𝑖𝑏 એ positive હશે હવે તેથી જ તે જ કારણે તે negative છે તમારો 𝑖𝑏 positive છે તેથી તે ઉમેરવામાં આવે છે તેથી i 𝑖𝑓 𝑖𝑏 અને તમારો i બરાબર છે તેનો અર્થ એ કે તે રીફ્રેકટેડ બાજુની પણ સમાન કિંમત હશે i અને તે છે કે તમે આ સમીકરણ 2𝑍𝑐1 𝑍𝑐1𝑍𝑐2𝑖𝑓 સમી 86 થી મેળવી રહ્યાં છો તેથી તે જ તમે કહો છો કે જો તે જંકશન છે તો ત્યાં રીફ્રેક્શન હશે તેથી જ તે આ રીતે જાય છે તેનો ભાગ આ રીતે જાય છે અને આ તમારું છે આ બાજુ રિફ્રેક્ટેડ છે અને આ બાજુ તમારી છે જેને તમે પ્રતિબિંબરિફલેકશન કહો છો જો તમે તે રિફ્રેક્ટેડ બાજુ અને આ વસ્તુ તરફ ધ્યાન આપો આ બે પરિમાણો સમાન છે એ જ રીતે વોલ્ટેજ માટે પણ તમે રિફ્રેક્ટેડ બાજુ જુઓ અને જ્યારે તે જંકશનથી આગળ વધે છે તે તમારા જંકશનથી જમણી બાજુ અને જંકશનથી ડાબી બાજુ છે કે જે આ બંને એકસરખા છે આ માટે તમારે થોડું સમજવું પડશે સમજણની જરૂર છે થોડુંક તમે આ જુઓ અને આ સમીકરણ જુઓ તેથી સરળતાથી તમે વસ્તુઓ ખૂબ જ સરળતાથી જાણી શકશો હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો જ્યારે તમે આનો અભ્યાસ કરશો જો તમને કોઈ સમસ્યા હોય તો તમે મને ઇમેઇલ મોકલી શકો છો કોઈ શંકા છે હું દરેકને જવાબ આપું છું પરંતુ અમારા વ્યસ્ત શેડ્યૂલને કારણે ફક્ત એક કે બે દિવસનો સમય લાગી શકે છે પરંતુ તે બધા પાવર સિસ્ટમ એનાલીસીસના કોર્સમાં છે મેં તે બધાને જવાબ આપ્યો મને નથી લાગતું કે જવાબ આપવા માટે મેં બે દિવસથી વધુનો સમય લીધો છે પરંતુ મેં તે બધાને જવાબ આપ્યો છે આગળ તેથી આ વસ્તુ પ્રતિબિંબિત વોલ્ટેજ અને કરંટ તરંગો તરીકે વ્યક્ત કરી શકાય છે તેથી આમાંથી આપણે જે કઇ સમજાવ્યું છે હવે આમાંથી તે પરાવર્તિત થાય છે જે બેકવર્ડ વોલ્ટેજ અને કરંટ તરંગ છે આપણે જાણીએ છીએ કે 𝑣𝑏 એ 𝑍𝑐2 − 𝑍𝑐1𝑍𝑐2 𝑍𝑐1 𝑣𝑓 હશે આ તે તમે પહેલાં જોયું હતું તેથી આ આકૃતિ છે અને 𝑖𝑏 તે છે જે તમે કહો છો 𝑍𝑐2 − 𝑍𝑐1𝑍𝑐2 𝑍𝑐1 𝑖𝑓 અને જો તમે ધાર્યું છે કે 𝑍𝑐1 𝑍𝑐2 પછી 𝑣𝑏 એ negative થશે પરંતુ જો તમે 𝑍𝑐1 𝑍𝑐2 લો તેથી તે ફક્ત તમારી વિરુદ્ધ હશે તેથી આ તમારા માટે એક તાલીમ છે જ્યારે તમે આ કરો અને તમે વોલ્ટેજ અને કરંટના વેવ ફોર્મ દોરો અને ફક્ત તમારી જાતે કરો તો આ સમીકરણ 87 છે હવે તેના કારણે સમીકરણ વચ્ચેની નિશાની બદલાઈ જાય છે કારણકે સમીકરણ 21 માં negative નિશાની છે તમે સમીકરણ 21 ચકાસી શકો છો જેને શરૂઆતમાં આપણે જોયુ હતું તેથી આગળ જંકશન પર પહોંચતા ફોરવર્ડ તરંગમાં પાવર વિશેનું છે તેથી જંકશન પર પાવર આ વસ્તુ છે 𝑃𝑓 એ 𝑣𝑓2𝑍𝑐1 ની બરાબર છે કારણ કે આ બાજુ ઇમપેડન્સ 𝑍𝑐1 છે તેથી તમે જેને 𝑣𝑓2𝑍𝑐1 કહો છો તે તમે લઈ રહયા છો તે જંકશન પર ફોરવર્ડ તરંગ આગમન પાવર છે તે 𝑣𝑓2𝑍𝑐1 હશે તેવી જ રીતે ટ્રાન્સમીટેડ પાવર કે તે 𝑣2𝑍𝑐2 હશે ટ્રાન્સમીટેડ પાવર પ્રસારિત શક્તિ P હશે તે 𝑣2𝑍𝑐2 ની બરાબર છે કારણ કે પ્રસારિત વોલ્ટેજનું એકપ્રેશનઅભિવ્યક્તિ એ જાણીતું છે v નો વર્ગ v આ જાણીએ છે અભિવ્યક્તિ આપવામાં આવેલ છે અને 𝑍𝑐2 એ લાક્ષણિક ઇમપેડન્સ છે તેથી તે તમારો P એ 𝑣2𝑍𝑐2 ની બરાબર છે તો આ સમીકરણ 90 છે એ જ રીતે બેકવર્ડ તરંગમાં પાવર 𝑃𝑏 આપણે ગણતરી કરી છે તેથી 𝑃𝑏 બરાબર 𝑣𝑏2𝑍𝑐1 છે આ સમીકરણ 91 છે તેથી આગળ આ એક ઉદાહરણ છે તો ધારો કે આ ઉદાહરણ 5 છે માની લો કે ઓવરહેડ લાઇન એ અંડરગ્રાઉન્ડ કેબલ સાથે શ્રેણીમાં જોડાયેલ છે તેથી એક ઓવરહેડ લાઇન છે બીજું કેબલ છે તે સર્જઉછાળો છે જે મેં લખ્યું છે તે કૌંસ છે જે ખરેખર લાક્ષણિક ઇમપેડન્સ છે તેથી ઓવરહેડ લાઇન અને કેબલના સર્જ ઇમપેડન્સો અનુક્રમે 400 Ω અને 40 Ω છે ફોરવર્ડ ટ્રાવેલીંગ સર્જ વોલ્ટેજ 200 kV છે કે જે તમારું 𝑣𝑓 એ 200 kV બરાબર છે અને તે ઓવરહેડ લાઇનના સેન્ડીંગ એન્ડથી જંકશન તરફ ટ્રાવેલીંગ કરે છે તમારે આ બધુ શોધવાનું છે ફોરવર્ડ કરંટ વેવની કિંમત રિફલેક્શન ગુણાંક રીફ્રેક્શન ગુણાંક કેબલમાં આગળ ટ્રાન્સમિટ થયેલો સર્જ વોલ્ટેજ કેબલમાં આગળ ટ્રાન્સમિટ થયેલો સર્જ કરંટ ઓવરહેડ લાઇન સાથે પ્રતિબિંબિત સર્જ વોલ્ટેજ ઓવરહેડ લાઇન સાથે પ્રતિબિંબિત સર્જ કરંટ જંકશન પર આવ્યા પછી વોલ્ટેજ અને કરંટ સર્જનું આલેખન દર્શાવો તેથી આ તમારી આઠ માત્રાબાબતો છે જે આપણે શોધવાની છે આપણી પાસે સાત બાબતો છે અને છેલ્લે તમારે આલેખન છે તેથી પ્રથમ તમે જાણો છો કે 𝑖𝑓 બરાબર 𝑣𝑓𝑍𝑐1 છે તેથી વોલ્ટેજ 𝑣𝑓 આપવામાં આવેલ છે જે તમારા 20 kV છે તે આપેલ છે માફ કરશો તે 200 kV છે મને લાગ્યું તે એક 0 છે જે મેં ચુકી ગયો તે 200×103 છે તેથી આ ખરેખર તમારુ 400 દ્વારા ભાગેલુ છે તેથી તે ખરેખર 500 A બને છે તેથી આ તમારો 𝑖𝑓 છે હવે ભાગ b એ રિફલેક્શન ગુણાંક પ્રતિબિંબ ગુણાંક છે તે ખૂબ જ સરળ તમે આ સૂત્ર જાણો છો કે હમણાં જ મેં તમને બતાવ્યું છે સમીકરણ 87 માંથી આ ખરેખર રિફલેક્શન ગુણાંકપ્રતિબિંબ ગુણાંક છે જો તમને કોઈ શંકા હોય તો કૌંસમાં તમે લખી શકો છો આ રિફલેક્શન ગુણાંક છે આ વોલ્ટેજ માટે પ્રતિબિંબ ગુણાંક છે તેથી તે જ રીતે આ કરંટ માટે પ્રતિબિંબ ગુણાંક છે પરંતુ કોઈપણ રીતે જો તમે આ ગણતરી કરો છો તો આ માઇનસ ચિહ્ન આવશે તેથી તે − 0 8182 બરાબર થશે rho પછી 𝜏 કારણ કે આ તમારો ભાગ c છે c એ રીફ્રેક્શન ગુણાંક છે તેથી 𝜏 આ રીફ્રેક્શન ગુણાંક છે જો તમે આ 𝜏 લખો છો તો તે સારું રહેશે અને આ તમારો 𝜌 છે આ છે 𝜏 તેથી રીફ્રેક્શન ગુણાંક 𝜏 બરાબર જે છે એ તમારા 2𝑍𝑐1𝑍𝑐1 𝑍𝑐2 ને તમે જાણો છો જ્યારે રીફ્રેક્શનનો અર્થ થાય છે તમે જે કહો છો તે જ તમે લેશો તે જંકશન પોઇન્ટ જંકશન ઇમપેડન્સની બીજી બાજુ નહીં લાક્ષણિક ઇમપેડન્સ તેથી તે ખરેખર 𝑧𝑐2 તરીકે યાદ રાખવું ખૂબ જ સરળ છે હવે આપણે જાણીએ છીએ કે v બરાબર 𝜏𝑣𝑓 છે જે આપણે જોયું છે તેથી 1818 × 200 તેથી 36 36 kVકે હવે i એ 𝑣𝑍𝑐2ની બરાબર છે સ્વાભાવિક રીતે કે તમારો 𝑍𝑐2 એ કેબલ ઇમપેડન્સ છે અને v એ વોલ્ટેજ તમે આ બાબત v છેદમાં તેથી v આપણે 36 36 kV જાણીએ છીએ જે બીજી તરફ રિસીવીંગ બાજુ પ્રાપ્ત થાય છે તેથી જે પણ બીજી બાજુ રિફ્રેકટેડ છે તેથી તે છે તો પછી 𝑣𝑏 બરાબર 𝜌𝑣𝑓 છે જે તમે જાણો છો તેથી તે −0 64 છે આ ખરેખર kV છે તેથી − 163 64 kV અને 𝑖𝑏 બરાબર −𝜌𝑖𝑓 છે તમારા વોલ્ટેજની વિરુદ્ધ જો 𝜌 અહીં ઓછા છે તો અહીં આપમેળે તે વત્તા બનશે કારણ કે −𝜌𝑖𝑓 છે તેથી 𝑖𝑏 −−0 8182 × 500 409 A તેથી આ સરળ ગણતરી છે અને જ્યારે તમે વેવફોર્મ જોશો જો તમે વેવફોર્મનું આલેખન કરો છો જે આ એક છે તમે તે v અને i જુઓ અને ત્યાંથી તમે સરળતાથી તેનું આલેખન કરી શકો છો આ તમે જેને આલેખન કહો છો તે આકૃતિ 8 ઉદાહરણ 5 આ ઓવરહેડ લાઇન છે આ બાજુ કેબલ છે તેથી તે 𝑣𝑓 છે પરંતુ તમે ખરેખર 𝑣𝑏 એ − 163 64 kV મેળવી રહ્યાં છો તેથી જો તે આવું છે સ્વાભાવિક રીતે આ ખરેખર આ નકારાત્મક બાજુ તે બતાવવામાં આવી નથી પરંતુ 𝑣𝑓 ખરેખર તમારો 𝑣𝑓 તમારી પાસે 200 kV તેથી 200 − 163 64 નો અર્થ v હશે 36 36 kV તો આ તમારો 𝑣 છે આ કિંમત ખરેખર 36 36 kV અને આ 𝑣𝑏 તે ઉપર તરફ બતાવવામાં આવ્યું છે પરંતુ 𝑣𝑏 એ નકારાત્મક છે તમે જે કહો છો તે − 163 64 છે તેનો અર્થ અહીં તે તેના બદલે ઉપરની બાજુ બતાવવામાં આવ્યો છે પરંતુ તેની ખરેખર બાદબાકીઓછ કરવામાં આવેલ છે તેથી જ તે આવું બતાવવામાં આવ્યું છે અને તેથી આ એક રિફ્રેક્ટેડ છે 36 36 kV અહીં તેનો ઉલ્લેખ કર્યો નથી પણ હું તમને કહી રહ્યો છું આ 36 36 kV છે અને i તમારા 𝑖𝑏 તમારી આ વસ્તુ છે 409 ampere 𝑖𝑓 ત્યાં છે પરંતુ 𝑖𝑏 એ positive 409 ampere છે તેથી 𝑖𝑓 તમે જેને કહો છો આ જેનું પણ મૂલ્ય 𝑖𝑓 હતું થોડું મને જોવા દો તે 500 A હતું if તમને 500 A મળે છે આ 500 ampere છે અને અહીં છે તેથી 𝑖𝑏 એ પણ 409 A છે તેથી જ i એ 900 A પ્રતિબિંબિત છે તેથી જ આ 𝑖𝑓 𝑖𝑏 છે આ ખરેખર 909 ampere છે તેથી આ ખરેખર તે વોલ્ટેજ અને કરંટ તરંગ ઉપરની તરફ છે આ ખરેખર છે જ્યારે તમે ડાબીથી જમણી તરફ આગળ વધી રહયા છો પછી પાછું પ્રતિબિંબિત થાય છે અને પછી તે જંકશન માંથી જાય છે તે આ ભાગ જંકશનથી જમણી બાજુ જઈ રહ્યો છે હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળીશું